નમસ્કાર સેવા માર્કેટિંગના વ્યવહારુ અભિગમ સાથેના છેલ્લા વર્ગમાં આપનું સ્વાગત છે આ કેસ સ્ટડી નંબર પાંચ છે અને આપણે આ કેસ સ્ટડી સાથે વ્યાખ્યાનની આ શ્રેણી સમાપ્ત કરીશું આજે શિક્ષણ અને વિસ્તરણ સેવાઓ પર ચર્ચા કરીશું અહીં આપણે શૈક્ષણિક સેવા માર્કેટિંગ વિશે વાત કરી રહ્યા છીએ શિક્ષણ સેવાઓનું માર્કેટિંગ એ ખૂબ જ વિશાળ વિષય છે શિક્ષણ સેવાઓ શાળાની ઉંમરથી શરૂ થાય છે અને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં પૂર્ણ થાય છે શિક્ષણ સેવા એ અમૂર્ત અને શુદ્ધ સેવા તરીકે વર્ગીકૃત થાય છે શિક્ષણ સેવામાં વિતરિત કરવામાં આવતા પુસ્તકો એ શિક્ષણ સેવાનો જ એક ભાગ છે શિક્ષણ સેવાના માર્કેટિંગ સમજતા પહેલા આપણે શિક્ષણ સેવાને સમજવું જરૂરી છે શિક્ષણસેવાના 7 P છે સેવા તરીકે શિક્ષણની ચાર લાક્ષણિકતાઓ છે જેમાં અમૂર્તતા નાશવંતતા અવિભાજ્યતા અને પરિવર્તનશીલતાનો સમાવેશ થાય છે શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણ સાધનોની મદદથી વિદ્યાર્થીઓને જ્ઞાન યોગ્યતા કુશળતા અને કૌશલ્ય જેવા અમૂલ્ય લાભ પ્રાપ્ત થાય છે આ સેવામાં શિક્ષણવિદની કુશળતા અમૂર્ત હોય છે ત્યારબાદની લાક્ષણિકતા છે નાશવંતતા શિક્ષણમાં જ્ઞાનનું સર્જન અને જ્ઞાનનું ગ્રહણ એક સાથે થતી પ્રવૃત્તિઓ છે બીજી લાક્ષણિકતા છે અવિભાજ્યતા સેવાને સેવા પ્રદાતાથી અલગ કરવી અશક્ય છે પ્રક્રિયામાં શિક્ષકનું સામેલ થવું સેવા વિતરણ માટે આવશ્યક છે શિક્ષણ સંસ્થાની પસંદગી કરવા માટેના કેટલાક પરિબળો છે તેમાં સંસ્થાની પ્રતિષ્ઠા અરજદારોની સંખ્યા નોકરીની તકો શિક્ષણ ગણ વિવિધ અભ્યાસક્રમોની શ્રેણી તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને સંભવિત વિદ્યાર્થી જે તે સંસ્થા માં એડમિશન લેવા માટે અરજી કરશે શિક્ષણસેવા માર્કેટિંગના મિશ્રણમાં 7P નો સમાવેશ થાય છે પ્રથમ છે ઉત્પાદન શિક્ષણ સેવાના સંદર્ભમાં ઉત્પાદન એટલે કે અભ્યાસક્રમોની શ્રેણી શિક્ષણનું સ્તર શિક્ષણની ગુણવત્તા બ્રાન્ડનું નામ નોકરીની તકો તાલીમ વર્કશોપ તથા સેમિનાર વગેરે આ બધા ઘટકો શૈક્ષણિક સેવાઓના ઉત્પાદનોના છે ત્યારબાદ છે કિંમત શૈક્ષણિક સેવા કિંમતોના અનેક સ્વરૂપ છે જેમકે ફી ચુકવણીની શરતો ડિસ્કાઉન્ટ અપેક્ષિત મૂલ્ય અન્ય સુવિધા નોકરીની તકો સંસ્થાનું સ્વરૂપ જેમ કે જાહેર અથવા ખાનગી પ્રકારની સંસ્થા શૈક્ષણિક સંસ્થાની ફી નો આધાર તે ખાનગી છે કે સરકારી તેના પર પણ રહેલો હોય છે સામાન્ય રીતે ખાનગી શાળાઓ સરકારી શાળાઓ કરતાં વધારે ફી વસુલે છે ત્યાર બાદનો P છે સ્થળ તેમાં સ્થાન સુલભતા ઓનલાઇન વર્ગો અંતર શિક્ષણનો સમાવેશ થાય છે આ બધા શૈક્ષણિક સેવાઓનું વિતરણ કરવાના માધ્યમો છે પ્રચારમાં જાહેરાત મૌખિક પ્રચાર જાહેર સંબંધ તથા હોર્ડિંગ્સ જેવાં પરિબળોનો સમાવેશ થાય છે આ પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને સંભવિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સેવાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે લોકો એ શિક્ષણ સેવા મિશ્રણમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે લોકોમાં શિક્ષક ગણ બિનશૈક્ષણિક કર્મચારી વર્ગ શિક્ષકોની લાયકાત આંતર વ્યક્તિત્વ વર્તન કર્મચારીઓની તાલીમ વગેરેનો સમાવેશ થાય છે આ બધા મહત્વપૂર્ણ ઘટકો છે ભૌતિક પુરાવામાં ઇમારત લોગો પુસ્તકાલય લેબોરેટરી કાફેટેરિયા કમ્પ્યુટર ખંડ શૈક્ષણિક સાધનો વાઇફાઇનો સમાવેશ થાય છે નોંધણી પ્રવેશ ઓનલાઈન પ્રક્રિયા નિયમિત વર્ગખંડ શિક્ષણ અંતર શિક્ષણ પરીક્ષા મૂલ્યાંકન એ શિક્ષણ સેવાઓની કેટલીક પ્રક્રિયાઓ છે તો અહીં આપણે શિક્ષણ સેવાઓના 7P ની ચર્ચા કરી દરેક શૈક્ષણિક સંસ્થાએ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે તેમ જ શિક્ષણ સેવાઓમાં ટોચના ક્રમના રહેવા માટે આ 7Pની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી કરીને જે તે શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓની પહેલી પસંદ બને ટૂંકમાં એમ કહી શકાય કે આજના સંદર્ભમાં અગાઉ શિક્ષણ સેવાની ઉપયોગીતાને ક્યારેય મહત્વ આપવામાં આવ્યું ન હતું આ ઉદ્યોગમાં સેવાની માંગ હંમેશા વધુ હોય છે તેથી જ ઘણી બધી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બજારમાં રહેલી તકો મેળવવા માટે કાર્યરત છે સરકારી અને ખાનગી સંસ્થાઓના શિક્ષણની ગુણવત્તામાં ઘણો મોટો તફાવત છે શિક્ષણ સેવાઓનું માર્કેટિંગ એ સામાજિક માર્કેટિંગ છે અને તેનો વિકાસ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે તકનીકી અને વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રમાં શૈક્ષણિક સેવાઓ ખૂબ જ નફાકારક ઉદ્યોગ તરીકે ઉભરી આવે છે જેમ આગળ જણાવ્યું તે મુજબ શિક્ષણ જગતમાં લોકોને ખુબ જ મહત્વ છે જો શિક્ષકો સંચાલકો બિનશૈક્ષણિક કર્મચારીઓ સારું કામ કરશે અને સારી સેવાઓ આપશે તો શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ઠા વધશે અને વિદ્યાર્થીઓ સારી ડિગ્રી મેળવવા માટે આવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાવા પ્રયાસ કરશે શિક્ષણ અને વિસ્તરણ સેવાઓ પછી આવે છે તાલીમ સેવાઓનું માર્કેટિંગ તાલીમ એ ચોક્કસ કામ કરવા માટે કૌશલ્ય પ્રદાન કરે છે અથવા તેમાં વધારો કરે છે તાલીમ માનવ સંસાધન વ્યવસ્થાપનનું નિર્ણાયક પરિબળ છે મોટાભાગની કંપનીઓમાં તાલીમ અને વિકાસ વિભાગ હોય છે પરંતુ હમણાંના સમયમાં તાલીમ આપતી સ્વતંત્ર સંસ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે એવી સામાન્ય ધારણા હોય છે કે તાલીમ વ્યવસાયિકો સારા માર્કેટર્સ હોતા નથી જેના કારણે તાલીમ વ્યવસાયિકોની આવક અને વિશ્વસનીયતા ઓછી હોય છે તાલીમ એ ચોક્કસ કામ કરવા માટે કૌશલ્ય પ્રદાન કરવા અથવા કૌશલ્ય વધારવા માટે આપવામાં આવે છે તાલીમના વિવિધ તબક્કા છે તેમાં નોકરી પૂર્વેની તાલીમ નોકરી દરમિયાન તાલીમ સામાન્ય સંચાલન તાલીમ ચોક્કસ સંચાલન કૌશલ્ય તથા નેતૃત્વની તાલીમનો સમાવેશ થાય છે તાલીમ સેવાના 7P માં તાલીમ પદ્ધતિ કાર્યક્રમનો સમયગાળો સમયપત્રક પ્રશિક્ષકો કૌશલ્યો શિક્ષણ સહાયનો સમાવેશ થાય છે સ્થાન વાર્તાલાપનો વીડીયો ઓનલાઈન શિક્ષક વર્ગખંડનું શિક્ષણ નોકરી દરમ્યાન અને નોકરી ઉપરાંત તાલીમ સ્થળો વગેરે સ્થળના ભાગ છે કિંમતમાં બજેટ પ્રશિક્ષકનો ખર્ચ સંચાલકનો ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે પ્રમોશનમાં વ્યક્તિગત વેચાણ જાહેર સંબંધો મફત સેમિનાર વર્કશોપ મેઈલ અને ન્યૂઝલેટર્સનો સમાવેશ થાય છે શૈક્ષણિક સેવાઓની જેમ તાલીમ સેવામાં પણ લોકો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેમાં પ્રશિક્ષક સહાયક કર્મચારીઓ પ્રશિક્ષકનું વ્યક્તિત્વ અને વર્તન તથા પ્રેરણા ખૂબ જ મહત્વપૂર્ણ છે તાલીમ આપનારા પ્રશિક્ષકોની વિશેષતા ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારબાદ છે પ્રક્રિયા તાલીમ સેવાની માંગ ઉભી કરવી તાલીમ આપવી મૂલ્યાંકન કરવું તેમજ પ્રતિસાદ લેવો એ તાલીમ સેવાની પ્રક્રિયાના મહત્વના પરિબળો છે ભૌતિક પુરાવામાં તાલીમ સાધનો સ્થાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામગ્રીનો સમાવેશ થાય છે તાલીમ સેવાના ભૌતિક પુરાવા એ તાલીમ શિક્ષણની ગુણવત્તા અનુસાર આપવામાં આવે છે ટૂંકમાં એવું કહી શકાય કે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે પર્યાવરણની અનિશ્ચિતતાઓ અને ફેરફારોનો સામનો કરવા માટે યોગ્ય તાલીમ જરૂરી છે પ્રશિક્ષક નવા જ્ઞાનને સરળ અને અસરકારક રીતે શીખવવા માટે કાર્યક્ષમ હોવા જોઈએ પ્રશિક્ષકે પ્રવૃત્તિઓ લક્ષી તાલીમમાંથી બહાર નીકળીને પરિણામ લક્ષી તાલીમ આપવાની યોગ્યતા કેળવવી પડશે પ્રશિક્ષકોએ સેમિનાર અને વાર્તાલાપના સર્ત્રો દ્વારા તાલીમને પ્રોત્સાહન આપવું જોઇએ તેઓએ ગ્રાહકની જરૂરિયાતને સંતોષવા માટે કાર્યક્ષમ તાલીમ પદ્ધતિઓથી સહજ હોવું જોઈએ હવે આપણે ચર્ચા કરીએ કૃષિ વિસ્તરણ સેવાઓની ભારતમાં 75 થી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે ખેતી અને કૃષિ સંબંધિત કામ તેમની આવકનું મુખ્ય સ્ત્રોત છે કૃષિ તકનીકોમાં ઝડપી વૃદ્ધિની સાથે સાથે ગુણવત્તાયુક્ત સાધનોની ઉપલબ્ધતા અને ઉત્પાદનનો કાર્યક્ષમ વિતરણ એ આજના સમયની માંગ છે આજકાલ આધુનિક તકનીકો પરંપરાગત કૃષિ પદ્ધતિઓનું સ્થાન લઈ રહી છે કૃષિ ઉત્પાદન વધારવા માટે આધુનિક તકનીકો વિના વિલંબે ખેડૂતો સુધી પહોંચાડવી જરૂરી છે ભારતીય સંશોધન પરિષદ ICAR NGA ઉધોગ જૂથો ગ્રામીણ વિકાસ સંસ્થાઓ અને બેન્કો એ કૃષિ વિસ્તરણ સેવાઓના મુખ્ય પ્રમોટર્સ છે સરકારી કૃષિ વિસ્તરણ કાર્યક્રમના છ મહત્વના ભાગો છે તેમાં રાજ્ય વિસ્તરણ કાર્યક્રમ કૃષિ ગ્રાહકો અને કૃષિ વ્યવસાય કેન્દ્રોની સ્થાપના કિસાન કોલ સેન્ટર વિસ્તરણ શૈક્ષણિક સંસ્થાઓ મોડલ તાલીમ અભ્યાસક્રમ તથા m kissan જેવી મોબાઈલ એપ્લીકેશનનો સમાવેશ થાય છે કૃષિ વિસ્તરણ સેવાઓ ઇનપુટ ઉદ્યોગ દ્વારા વિતરિત કરવામાં આવે છે તેમાં ખાતર ઉદ્યોગ જંતુનાશક ઉદ્યોગ અને બિયારણ ઉદ્યોગના સપ્લાયરનો મોટો હિસ્સો છે તેઓ નમૂના વિશ્લેષણ અને જાહેરાતની ઝુંબેશ દ્વારા ગુણવત્તા યુક્ત સેવા પ્રદાન કરવાની ખાતરી આપે છે તેમના દ્વારા ઘણા ઇનપુટ ડાયગ્નોસ્ટિક સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે આ કેન્દ્રો ખાતર બિયારણ અને જંતુનાશકોના વિશ્લેષણમાં પણ મદદ કરે છે ઉપરાંત ઈન્પુટના ઉત્પાદન પ્રાપ્તિમાં પણ મદદ કરે છે તેથી એમ કહી શકાય કે વિસ્તરણ શિક્ષણ સેવાઓમાં પ્રદર્શન સમૂહ સંપર્ક પ્રવૃત્તિ જળ વ્યવસ્થાપન ઊર્જા વ્યવસ્થાપન પશુધન વ્યવસ્થાપન પશુધન કાર્યક્રમો અને ઇનપુટના મજબૂતીકરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ઘણા કિસ્સાઓમાં ખાસ સમુદાય વિકાસ કાર્યક્રમની સાથે સાથે કૃષિ પ્રવૃત્તિઓનો વિકાસ પણ થાય છે NGO અથવા કોઈ વ્યક્તિ દ્વારા ગામ દત્તક ગામ વિકાસ પ્રોજેક્ટ જળ વિભાજક વિકાસ પ્રોજેક્ટ ફાર્મ ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ ખેડૂત સમુદાય કેન્દ્રો ખેડૂત એકીકરણ કાર્યક્રમ જેવા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે ટૂંકમાં એવું કહી શકાય કે કૃષિ વિસ્તરણ એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે તેને સંલગ્ન ઉદ્યોગો અને એનજીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે તકનીકી વિકાસ સાથે કૃષિ વિસ્તરણ સંબંધિત માહિતીની ઉપલબ્ધતાં ખૂબ જ જરૂરી છે ખેડૂતોના તકનિકી જ્ઞાનને વધારવા માટે સરકારી ઘણા કાર્યક્રમો રજૂ કર્યા છે ખેડૂતો પાસે પૂરતી માહિતી ન હોવાથી કૃષિ વિસ્તરણ સેવાઓનો પ્રચાર ખૂબ જ આવશ્યક બની ગયો છે હવે આપણે વાત કરીએ જાહેર સેવાઓની તેમાં સામાજિક માર્કેટિંગ અથવા જાહેર સેવાઓ માર્કેટિંગ નો સમાવેશ થાય છે સામાજિક માર્કેટિંગ શબ્દ સૌપ્રથમ 1971માં રજૂ કરવામાં આવ્યો હતો સામાજિક માર્કેટિંગ એ વ્યક્તિ અને સમગ્ર સમાજના લાભ માટે લોકોના વર્તનને જાળવી રાખવા માટેનો અભિગમ છે સામાન્યતઃ જાહેર સેવા માર્કેટિંગ અને સામાજિક માર્કેટિંગ સમાન છે વિકાસશીલ બજારો માટે તે વધુ ને વધુ સુસંગત છે પ્રક્રિયા સમસ્યાની ઓળખ ઉદ્દેશનું સંચાલન બજાર વિભાજન ગ્રાહક વિશ્લેષણ માર્કેટિંગ વ્યૂહરચનાનો વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન વગેરે પ્રક્રિયાનો એક ભાગ છે સામાજિક માર્કેટિંગ મિશ્રણ જેમ કે ઉત્પાદન તથા લોકો એમ માને છે કે સમાજમાં પ્રવર્તેલી સમસ્યાઓને હલ કરવાની જરૂર છે વ્યવહાર વિચારો પરામર્શ અને સેવા એ ઉત્પાદનના મુખ્ય ઘટકો છે સામાન્ય રીતે ગ્રાહકો સેવાના પ્રયત્નો સમય અને અન્ય સાધનોના સંદર્ભમાં સેવાની કિંમતની ચુકવણી કરે છે ત્યારબાદ આવે છે સ્થળ સરકારી કચેરીઓ સામૂહિક મીડિયા અભિયાન વેબસાઈટ ઇલેક્ટ્રોનિક અથવા મોબાઇલ એપ્લિકેશન એ માર્કેટિંગ મિશ્રણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે ઇન્ટરનેટ રેડિયો પોસ્ટર પેમ્પલેટ ડાયરેક્ટ ઈમેલ અખબારો એ માર્કેટિંગ મિશ્રણના મહત્વના સ્ત્રોતો છે ઉત્પાદનમાં શેર બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ નિવેશ કન્સલ્ટેશન ટેક્સ આધારિત ફંડ વગેરેનો સમાવેશ થાય છે કિંમતમાં બ્રોકરેજ સર્વિસ ટેક્સ સ્ટેમ્પ ડ્યુટી કસ્ટડી ચાર્જ ડિસ્કાઉન્ટ પ્રોસેસિંગ ફીનો સમાવેશ થાય છે ઇન્ટરનેટ ટેલિમાર્કેટિંગ દલાલો એજન્ટો સેવા કર્મચારીઓ સ્થળના પરિબળો છે ડાયરેક્ટ માર્કેટિંગ વ્યક્તિગત વેચાણ સોશિયલ મીડિયા એ જાહેરાતના પરિબળો છે કર્મચારીઓ એજન્ટો ગ્રાહક સહાય અધિકારીઓ સંશોધન ટીમ વેચાણ ટીમ ગ્રાહકો એ લોકોના ઘટકો છે ઓનલાઇન ઓફલાઇન પ્રમાણભૂત તથા જટિલ પ્રક્રિયાનો સમાવેશ થાય છે દસ્તાવેજો ઓફિસનું સ્થાન ઓફીસનું વાતાવરણ એ ભૌતિક પુરાવાના ભાગ છે તો આ હતા સેવા માર્કેટિંગ મિશ્રણના પરિબળો સામાજિક માર્કેટિંગ માટે માર્કેટિંગ મિશ્રણ ઉપરાંત વધારાના માર્કેટિંગ સંયોજનની આવશ્યકતા હોય છે તેમાં લોકો બાહ્ય જૂથ જેમ કે લક્ષ્ય પ્રેક્ષકો નીતિ નિર્માતાઓ દ્વારપાલ આંતરિક જૂથ વેચાણ ટીમ તાલીમ ટીમ વગેરેનો સમાવેશ થાય છે સુલભતા અને માંગ વધારવા માટે સમાન ધ્યેય ધરાવતી અન્ય સામુદાયિક સંસ્થાઓ સાથે ભાગીદારી અને સહયોગ કરવો જરૂરી છે મુખ્ય સહયોગી સંસ્થામા સ્થાનિક અથવા રાષ્ટ્રીય મહિલા જૂથો કોર્પોરેટ પ્રાયોજકો તબીબી સંસ્થાઓ સેવા ક્લબ અથવા મીડિયા આઉટલેટનો સમાવેશ થઈ શકે બદલાતા વાતાવરણમાં લાંબા ગાળે વ્યક્તિગત વર્તણૂંકમાં ફેરફારને પ્રોત્સાહન આપવું મુશ્કેલ છે તેથી જ નીતિ ગતિશીલ હોવી જોઈએ અને મીડિયા હિમાયત કાર્યક્રમ અસરકારક હોવા જોઈએ જેથી કરીને તે સામાજિક માર્કેટિંગ પ્રોગ્રામ માટે અસરકારક પૂરક બની શકે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ફંડ ક્યાંથી મળશે તે સરકાર ફાઉન્ડેશન વિવિધ વૈધાનિક સંસ્થા અથવા વ્યક્તિઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવશે ટૂંકમાં એવું કહી શકાય કે સામાજિક માર્કેટિંગ એ સામાજિક મુદ્દાઓના માર્કેટિંગ સંબંધિત છે સામાજિક માર્કેટિંગ નિષ્ફળતાની સમાજ પર ખૂબ જ મોટી અસર પડે છે તેથી જ કહી શકાય કે સામાજિક માર્કેટિંગ એક ખૂબ જ આવશ્યક અને નિર્ણાયક સેવાઓમાંનું એક છે પર્યાવરણીય સંરક્ષણ સામાજિક વનીકરણ ઉર્જા સંરક્ષણ જીવનની ગુણવત્તા આવાસ સાક્ષરતા જેવા સામાજીક મુદ્દાઓ સામાજિક માર્કેટિંગ સાથે સંબંધિત છે હવે આપણે બીજી જાહેર સેવાઓ પર આવીએ જે છે ધાર્મિક સેવાઓનું માર્કેટિંગ ધાર્મિક સેવા માર્કેટિંગ એ એક પ્રકારનું બિનલાભકારી માર્કેટિંગ છે ધાર્મિક માર્કેટિંગમાં બે પ્રકારની વિચારધારાઓ પ્રવર્તે છે એક વિચારધારા છે ધર્મશાસ્ત્રીઓની અને બીજી છે માર્કેટર્સની ધર્મશાસ્ત્રીઓ એ ધાર્મિક લોકો છે અને તેઓ ધર્મને સારી રીતે સમજે છે તેમણે ધર્મ વિશે વાંચ્યું છે અને તેઓ ધર્મ વિશે ઊંડું જ્ઞાન ધરાવે છે જ્યારે માર્કેટર્સ એ માર્કેટિંગ પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન છે ધાર્મિક ક્ષેત્રે માર્કેટિંગના અમલીકરણ અંગે બંનેનો પોત પોતાનો મત છે ધાર્મિક માર્કેટિંગની ટીકા એ છે કે તેમાં પૈસાનો બગાડ થાય છે ધર્મ એ વ્યક્તિના જીવનમાં દિશાસૂચનનું કામ કરે છે અને ધાર્મિક માર્કેટિંગ એ ભાવનાઓ સાથે છેડછાડ કરે છે તેમાં નેતૃત્વની ભાવનાની વિરુદ્ધમાં ધર્મનું ઉલ્લંઘન થાય છે લોકો ધાર્મિક સંદેશા પર વિશ્વાસ રાખે છે અને તેને સંકલિત જીવન જીવવાના સૂચનોનું પાલન કરે છે જ્યારે ધાર્મિક માર્કેટિંગ એ ગ્રાહક આધારિત અભિગમ છે સારાંશમાં એવું કહી શકાય કે ધાર્મિક માર્કેટિંગનો હેતુ સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો હોવો જોઈએ જો કે ઘણા લોકોએ અલગ અલગ આધાર પર તેની ટીકા કરી છે પરંતુ નજીકના ભવિષ્યમાં આ ક્ષેત્રમાં વૃદ્ધિનો અવકાશ છે તો અહીં સેવા માર્કેટિંગનો કોર્સ સમાપ્ત થાય છે હું આશા રાખું કે તમે જુદા જુદા પ્રકરણોમાંથી કંઈક શીખ્યા છો જેની સાથે તમે સેવા વ્યવસાય ચલાવી શકો અથવા સેવા વ્યવસાય સ્થાપિત કરી શકો તેથી એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સેવાઓ એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને ગ્રાહકો માટે મહત્વપૂર્ણ કાર્ય છે તેથી આપણે હંમેશા સારી અને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અથવા દરરોજ સેવાઓમાં સુધારો કરવો જોઈએ આ કોર્ષ પસંદ કરવા બદલ તમારો આભાર મને આશા છે કે આ કોર્સમાં તમને મદદ મળી હશે Glossary English Word Word Meaning educational service marketing શિક્ષણ અને વિસ્તરણ સેવાઓ શિક્ષણ અને વિસ્તરણ સેવાઓ agriculture extension services કૃષિ વિસ્તરણ સેવાઓ કૃષિ વિસ્તરણ સેવાઓ Social marketing mix સામાજિક માર્કેટિંગ મિશ્રણ સામાજિક માર્કેટિંગ મિશ્રણ religious marketing ધાર્મિક માર્કેટિંગ ધાર્મિક માર્કેટિંગ